આ વ્યાખ્યાનમાં આપણે એક નવો વિષય શરૂ કરીશું જે સ્ટીરિયો ભૂમિતિ પર છે તો ચાલો આપણે ધ્યાનમાં લઈએ કે સ્ટીરિયો સેટઅપ શું છે સ્ટીરિયો સેટઅપ માં આપણી પાસે બે કેમેરા છે અને આ બે કેમેરા તેમના કેમેરા કેન્દ્રો અને તેમના ઈમેજ પ્લેન દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે અને સીન પોઇન્ટ X જેના માટે તમે આ બંને કેમેરા માં છબીઓ લેશો તેથી હું અહીં પ્રક્ષેપણનો નિયમ લાગુ કરું છું તેથી આપણે આ સીન પોઇન્ટ X ની છબી પહેલા કેમેરા માં મેળવીએ છીએ જેનું કેમેરા સેન્ટર C તે x તરીકે આપવામાં આવ્યું છે એ જ રીતે કેમેરા સેન્ટર દ્વારા આપવામાં આવેલ બીજો કેમેરો તેના પોતાના સમતલ માં જ તે દ્રશ્ય બિંદુની છબી બનાવે છે તેથી તમારી પાસે સમાન દ્રશ્ય બિંદુની બે છબીઓ છે અને આ yછે જે તમે સ્ટીરિયો સેટઅપ માં મેળવશો દરેક સીન પોઇન્ટ માટે ત્યાં બે દ્રશ્ય બિંદુ છે તે બે કેમેરાથી જ જોવા મળે છે હવે આ ચોક્કસ બાંધકામમાં ચોક્કસ ગુણધર્મો ભૌમિતિક ગુણધર્મો છે આપણે જે જોઈ શકીએ છીએ તે ખાસ કરીને તે બિંદુ અને હું મળી આવેલ સમતલ અને દ્રશ્ય બિંદુ X ને ધ્યાન માં લઈશ તેથી તે છબી બિંદુ x અને x' નિર્દેશ કરે છે તે પણ સમાન સમતલ પર આવેલા છે ત્યાં પ્રથમ પ્રતિબંધ છે પણ જો હું C અને C' વચ્ચે રેખા દોરીશ અને જેને સ્ટીરિયો સેટઅપ મા બેઝ લાઇન કહેવામાં આવે છે તેથી તે પણ સમાન સમતલ માં આવેલું છે તે લીટી ઇમેજ પ્લેન્સ ને છેદે છે ફરીથી ઈમેજ પ્લેન માં કેટલાક છબી બિંદુઓ છે અને હકીકત માં આપણે જોઈ શકીએ છીએ કે આ એક આંતર છેદ બિંદુ અહીં છે જેનો અર્થ અન્ય કેમેરાના કેમેરા કેન્દ્ર ની છબી તરીકે અર્થઘટન કરી શકાય છે અને બીજો બિંદુ અહીં અન્ય ઈમેજ પ્લેન સાથે બેઝ લાઇન ના આંતરછેદનો બિંદુ બતાવવામાં આવ્યો છે જેનો આપણે પ્રથમ કેમેરાના કેમેરા સેન્ટર ની ઇમેજ તરીકે પણ અર્થઘટન કરી શકીએ છીએ તેથી આ બે બિંદુ આને એપિપોલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તે પણ સમાન બિંદુઓ પર પડેલો છે તેથી તેઓ અહીં e અને e' વડે દર્શાવવામાં આવે છે અને e અને x ને જોડતી રેખા ના તમામ બિંદુઓ કંઈ નથી પણ તેમની છબી બિંદુઓવાળા સમતલ ના આંતરછેદ છે તે પ્રથમ ઈમેજ પ્લેન ને છેદે છે તે તમને બીજી લાઇન આપશે અને તે જ રીતે બે ઇમેજ પ્લેન માં આવી બે લાઇનો મેળવશે કારણ કે તે સમાન બિંદુ અને કેમેરા કેન્દ્રો દ્વારા રચાયેલા ત્રિ પરિમાણીય સમતલ ના સંદર્ભ માં આંતર છેદ છે હવે તે બે બિંદુ તે બે લીટીઓ તેઓને એપિપોલર રેખાઓ કહેવામાં આવે છે તેથી આપણી પાસે આ વિશિષ્ટ રૂપરેખાંકન છે અને આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આપણે આ શરતોને અનુગામી વ્યાખ્યાનોમાં વધુને વધુ સમજાવીશું પરંતુ તમારે આ રસપ્રદ ગોઠવણી ની નોંધ લેવી જોઈએ કે આ બધા બિંદુઓ અને લીટીઓ તે એક જ સમતલ પર આવેલા છે અને તે સમતલ ને આ જ બિંદુ ને ધ્યાન માં રાખીને એપિપોલર પ્લેન કહેવામાં આવે છે તેથી તમારી પાસે આ એપિપોલર રેખાઓ છે અને આ સમતલ ને એપિપોલર પ્લેન કહેવામાં આવે છે જે કેમેરા કેન્દ્રો બંને કેમેરા કેન્દ્રો અને સમાન બિંદુ દ્વારા રચાય છે તેથી સામાન્ય રીતે આ ભૂમિતિને એપિપોલર ધારણા તરીકે ઓળખવામાં આવે છે તેથી ફરીથી આનો સારાંશ ફરી એકવાર એપિપોલર ભૂમિતિ ની વિવિધ વિભાવનાઓ અહીં બતાવવામાં આવી છે જેમ તમે જોઈ શકો છો કે તમારી પાસે અહીં અનુરૂપ બેઝ લાઇન છે અને બેઝ લાઇન નું છેદન એપિપોલ્સ માં આપે છે અને તમે ખાસ કરીને આ એપિપોલર લાઈન બીજા કેમેરામાં નોંધ્યું છે તેથી જો હું પ્રથમ કેમેરા અને ઇમેજ પોઇન્ટ દ્વારા રચિત પ્રક્ષેપિત કિરણ ને ધ્યાન માં લઈશ અને જો હું બીજા કેમેરાથી દ્રશ્ય બિંદુની છબી લઈશ તો પછી તે કિરણ પર પડેલો કોઈપણ બિંદુ એ જ બિંદુનો સંભવિત ઉમેદવાર છે કે જેની છબી આ x છે તેથી આ છબી એપિપોલર લાઇન પર હશે તેથી તે ભૌમિતિક અર્થઘટન છે જે આ છબી બિંદુના સંદર્ભમાં સમાન બિંદુના તમામ સંભવિત ઉમેદવારો છે તેઓ એક એપિપોલર રેખા પર આવેલા છે તેથી આ અવરોધ છે જે આ ખાસ ગોઠવણી દ્વારા પ્રભાવિત છે તો યોગ્ય ઈમેજને X નો અનુરૂપ પોઇન્ટ l પ્રાઇમ પર આવેલું છે અને તમે આ રૂપરેખાંકનને કોઈ પણ બાહ્ય સમતલ માટે પણ આ રૂપરેખા માં અર્થઘટન કરી શકો છો તેના આંતરછેદના બિંદુ તે બે છે છબી સમતલ ના સંદર્ભમાં તેની આંતરછેદની લાઇન તે અનુરૂપ એપિપોલર રેખા છે તેથી તે રેખા પરના બધા બિંદુઓ પર પ્રક્ષેપ થાય છે તેથી પ્રથમ કેમેરા માટેની તસવીર માટે સમતલમાંના કોઈપણ બિંદુનો અંદાજ l મૂકવામાં આવશે એપિપોલર રેખા l અને બીજા કેમેરા માટે તે એપિપોલર રેખા l' પર અંદાજવામાં આવશે તેથી એક એપિપોલર ભૂમિતિમાં આપણી પાસે આ ખ્યાલો ફરી એકવાર છે હવે આપણે ફક્ત ભૂમિતિ રૂપરેખાંકનોનો ઉપયોગ કરીને તેમને ખાસ કરીને વ્યાખ્યાયિત કરીશું તેથી એપિપોલ્સe અને e' જેમ આપણે જોઈએ છીએ અને અહીં આકૃતિમાં છીએ તેથી એપિપોલ્સ ને ઇમેજ પ્લેન સાથે બેઝલાઇન ના આંતરછેદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે એક પ્રકારની વ્યાખ્યા છે તેથી જેમ તમે જોઈ શકો છો કે આ એક બેઝલાઇન છે આ અનુક્રમે ઇમેજ પ્લેન સાથેની એક આધાર રેખા છે અને સમતલ સાથેનુ છેદનબિંદુ છે તેઓ તમને તે બિંદુઓ પ્રદાન કરે છે જેમાં તેઓ એપિપોલ્સ છે તે એક પ્રકારનું અર્થઘટન છે અથવા તમે પણ અર્થઘટન કરી શકો છો જેમ કે મેં અગાઉ જણાવ્યું છે તે અન્ય છબી માં પ્રક્ષેપણ કેન્દ્ર નો પ્રક્ષેપણ છે કારણ કે તમે ઉદાહરણ તરીકે વિચાર કરી શકો છો આ તે કેમેરા કેન્દ્ર છે જે પ્રથમ કેમેરાનું પ્રક્ષેપણ કેન્દ્ર છે તેથી આ એપિપોલ આ કેમેરાનું આ ઇમેજ પ્લેન પરનું પ્રક્ષેપણ છે કારણ કે તમે આ બિંદુથી આ બિંદુ તરફ કિરણ દોરો છો જે ફરીથી આધારરેખા છે અને ઇમેજ પ્લેનના આંતરછેદનો બિંદુ તમને આ વિશિષ્ટ એપિપોલ આપશે આપણે આ એપિપોલ ને યોગ્ય એપિપોલ તરીકે ઓળખીએ છીએ તેથી આપણા સંમેલનમાં આપણી પાસે આ વિશેષ દિશા નિર્દેશન હશે આપણે આ દિશાત્મક સૂચનોનો ઉપયોગ કરીશું તેથી પ્રથમ કેમેરો આપણે ડાયાગ્રામના પ્રતિનિધિત્વમાંથી ડાબો કેમરો કહીશું તેથી તમે તેને ક્યારેક ડાબા કેમેરા અને બીજા કેમેરા ને આપણે જમણા કેમેરા તરીકે સંદર્ભિત કરીશું એ જ રીતે આ પ્રથમ એપિપોલ માંથી બહાર નીકળેલા એપિપોલ્સ ને ડાબા એપિપોલ ગણવામાં આવે છે તે ફક્ત સંદર્ભ ઇમેજ પ્લેન અથવા પ્રથમ છબી યોજના પરનો એપિપોલ છે તેથી પ્રથમ કેમેરોને સ્ટીરિયો સેટઅપ અને બીજો એપિપોલનો સંદર્ભ કેમેરો માનવામાં આવે છે તે ક્યારેક તેને યોગ્ય એપિપોલ તરીકે પણ ઓળખવામાં આવે છે જે બીજા કેમેરા પર સંબંધિત એપિપોલ પર હોય છે તેથી આ અમુક ચર્ચાઓ છે અથવા પરિભાષાઓનો ઉપયોગ આપણી ચર્ચામાં કરવામાં આવશે તમે એપિપોલ્સનું અર્થ કેમેરા ગતિ દિશાના વેનીશિંગ બિંદુ તરીકે પણ કરી શકો છો તેથી કેમેરા ગતિ દિશા શું છે તે કેમેરા સેન્ટરના અનુવાદની દિશા છે તેથી જે ફરીથી બેઝલાઇન દ્વારા આપવામાં આવે છે તેથી તે દિશામાં તમે જોઈ શકો છો કે તે કિરણોછાયા છે જે ઇમેજ પ્લેનની સાપેક્ષ છે જે તમને અટકાવશે અને વેનીશિંગ બિંદુ હંમેશાં તે દિશામાં રહેશે તેથી એપિપોલ્સ પણ કેમેરા ગતિની દિશાનો અદ્રશ્ય થઈ રહ્યો છે તેથી વિવિધ રીતે તમે આ એપિપોલ્સનું અર્થઘટન કરી શકો છો બીજી બાજુ તમે એક એપિપોલર પ્લેન ને વ્યાખ્યાયિત કરો છો તે બેઝ લાઇન વાળા સમતલ છે તેથી તમે તે બેઝ લાઇન જોઈ શકો છો તેથી તે એક પરિમાણીય કુટુંબ છે તે અર્થમાં કે તે એક પેંસિલ છે તેની મૂળરેખા પેંસિલ ની જેમ કાર્ય કરે છે અને તમે જાણો છો કે તે ચોક્કસ રેખાની આસપાસ કેન્દ્રો પરના તમામ સમતલ એક એપિપોલને વ્યાખ્યાયિત કરે છે બાહ્ય સમતલ અને એપિપોલર લાઇન એ છબી સાથેના એપિપોલર પોઇન્ટ નું આંતરછેદ છે અને તે હંમેશા અનુરૂપ જોડીઓમાં આવે છે તેથી આ એક સમજૂતી છે જેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો કે તમને એપિપોલર પોઈન્ટ્સ નું કુટુંબ મળે છે સમતલ ની કોઈપણ જોડીનું આંતરછેદ એ બેઝલાઇન છે અને આ એપિપોલર સમતલ જે તમને એપિપોલર પોઇન્ટ અને તે તમામ એપિપોલર રેખાઓ પ્રદાન કરવા માટે ઇમેજ પ્લેન સાથે છેદે છે તેઓ સંબંધિત એપિપોલ્સના એપિપોલ્સ પર પણ મળી રહ્યા છે જે આપણે આ ચોક્કસ આકૃતિમાં જોઈ શકીએ છીએ તેથી તમે ધ્યાન માં લઈ શકો છો તો આ એક સમતલ છે અને આ બીજું સમતલ છે અને દરેક સમતલ માટે હવે આ અનુરૂપ એપિપોલર રેખાઓ છે અને તેઓ એક બીજાને છેદે છે તે આ કિસ્સામાં છેદે છે તેથી કેમેરાની છબીઓને કન્વર્ઝ કરવાના વિશિષ્ટ ઉદાહરણો ધ્યાન મા લો તેથી શું તે બતાવવામાં આવ્યું છે કે તેમની એપિપોલર પોઇન્ટ્સ કન્વર્ઝ થઈ રહી છે તેથી આ એક ઉદાહરણ છે મેં હાર્ટલી અને ઝિઝરમેન ના પુસ્તકમાંથી લીધું છે જે કમ્પ્યુટર વિઝન માં પણ મલ્ટીપલ વ્યૂ ભૂમિતિ બતાવવામાં આવ્યું છે તમે શોધી શકો છો તમે જોઈ શકો છો કે કેવી રીતે એપિપોલર લાઇનો તે છબીઓ પર મેપ કરી શકાય છે અને તમે તે બધી એપિપોલર લાઈન્સ શોધી શકો છો તેઓ આ કિસ્સામાં કન્વર્ઝ થઈ રહી છે જ્યારે તમે કેમેરા સેન્ટરનું સરળ ભાષાંતર કરો ત્યારે પણ તમે પરિસ્થિતિ ઉભા કરો છો અક્ષનું પરિભ્રમણ નથી તેથી જેનો અર્થ એ છે કે તમારી એપિપોલર પોઇન્ટ તે સમાંતર બની જાય છે તેથી બધી એપિપોલર રેખાઓ તે છબી સમતલ અથવા કેમેરાની ગતિની દિશા ની સમાંતર બની જાય છે તેથી એપિપોલર સમાંતર રેખાઓ હોવાથી તેઓ અનંત પર મળે છે તેથી આ એપિપોલ્સ પણ છબી સમતલ માં તે બિંદુઓ છે જે અનંત પર લાઇન પર પડેલા છે તેથી આ એપિપોલ્સના અર્થઘટન છે જ્યારે તમારી પાસે કેમેરા કેન્દ્રોનો સહેલાઇથી અનુવાદ હોય તેથી હવે હું તમને આ જુદી જુદી કંપનીઓનો સમાવેશ કરતા વિવિધ ખ્યાલોનું ગાણિતિક રચના પ્રદાન કરું છું જેમ કે આપણે વ્યાખ્યાયિત કર્યા છે પ્રથમ વસ્તુ જે આપણે આ ભૂમિતિથી જોઈ શકીએ છીએ ફરી એક વાર કે તમારી પાસે કેન્દ્રો C અને C' દ્વારા આપવામાં આવેલા બે કેમેરા છે અને દરેક કેમેરાના પ્રોજેક્શન મેટ્રિસીસ પણ તે પણ અહીં ઉલ્લેખિત છે તેથી જે પ્રક્ષેપણ મેટ્રિક્સ છે તેમાંથી એક તેથી તેનો અર્થ એ કે તે સંદર્ભ કેમેરો છે અને તે કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલી છે જે આપણે અહીં ધ્યાનમાં લીધી છે અને બીજી બાજુ બીજો કેમેરો જે બીજો કેમેરો છે તે આ દ્વારા આપવામાં આવે છે અને તે પછી પરિભ્રમણ અને અનુવાદ ફોર્મ R અને t જેમ છે તેથી અંદરથી સ્ટુડિયો ની સ્થાપના માં આ કેમેરામાં સંદર્ભ કેમેરા સૂચવવામાં આવે છે તેથી તેમાંથી એક સંદર્ભ કેમેરો છે અને બીજો એક બીજો કેમેરો છે આ એક નોટેશન અથવા ડાબો કેમેરો છે સામાન્ય રીતે આપણે સંદર્ભ કેમેરાને ડાબા કેમેરા તરીકે કહીએ છીએ અને સંદર્ભ કેમેરાના સંદર્ભમાં અન્ય કેમેરા તરીકે જમણો કેમેરો કહીએ છીએ તેના કોઓર્ડિનેટ્સ વ્યક્ત કરવામાં આવે છે અને સંદર્ભ કેમેરા સામાન્ય રીતે તેમની પાસે આ કેમેરા કેન્દ્રિત સંકલન સિસ્ટમ હોય છે પરંતુ તે સામાન્ય પણ થઈ શકે છે હવે તમે જોઈ શકો છો કે આ સ્ટ્રક્ચરમાં આપણી પાસે એક જ બિંદુઓને અનુરૂપ બે ઇમેજ પોઇન્ટ છે જે x અને x' છે તેથી આપણે ખરેખર બતાવી શકીએ છીએ કે આ સમતલ ના તમામ બિંદુઓને ધ્યાનમાં રાખીને તે એક હોમોગ્રાફી પ્રેરિત કરે છે આપણે તે પછીથી ચર્ચા કરીશું પરંતુ હમણાં આપણે એક ચોક્કસ પ્રકારનાં હોમોગ્રાફી પર વિચાર કરીશું આપણે ગણિત સંબંધોને ધ્યાનમાં લઈશું અને બતાવીશું કે અનુરૂપ મુદ્દાઓ વચ્ચે તે હોમોગ્રાફી કેવી રીતે અસ્તિત્વમાં છે તેથી તમે જાણો છો કે આ x' વિશેષ સંબંધોને કેમેરાની ભૂમિતિ છે જે પ્રાયોગિક ભૂમિતિ માં સજાતીય સંકલન પ્રણાલી તરીકે વ્યક્ત કરી શકાય છે અને પછી આપણે આ વિશિષ્ટ ઇમેજ પોઇન્ટ દ્વારા મળેલા કિરણને કેમેરા કેન્દ્રના સંદર્ભમાં ધ્યાનમાં લઈ શકીએ છીએ અને તે કિરણની બાજુમાં અનંતમાં રહેલા બિંદુને ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી તે સ્યુડો ઇનવેર્સ P પ્લસ x તરીકે દર્શાવવામાં આવ્યું છે તેથી મારે સ્યુડો ઇનવેર્સ કહેવું જોઈએ નહિ પરંતુ તે આ રચનામાં આપવામાં આવ્યું છે તમે નોંધ કરી શકો છો કે દિશા કોસાઇન ચોક્કસ લાઇનની દિશા તરીકે આપી શકાય છે અને કોઈપણ બિંદુ જે આ લાઇન માટે અનંતમાં છે તે તરીકે વ્યક્ત કરી શકાય છે તેથી છેવટે આ તે જ બિંદુ છે જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ જે અનંતમાં છે અને આપણે આ વિશિષ્ટ ગોઠવણીમાં તે બિંદુની છબી ધ્યાનમાં લઈએ છીએ તેથી જો હું અન્ય કોઈપણ ઇમેજ પોઇન્ટ માટે y કહેવા માટે દરેક ઇમેજ પોઇન્ટ ને ધ્યાનમાં લઈશ તો આપણી પાસે એક અનુરૂપ ઇમેજ પોઇન્ટ y' પણ છે જે ફરીથી તે સીન પોઇન્ટ દ્વારા રચાય છે જે તે અનંત પર પડેલો છે અને તે પ્લેનને અનંત પર સમતલ કહેવામાં આવે છે તેથી તે અને આ બધા બિંદુઓ માટે એક વિશિષ્ટ સંકેત છે તેથી આ સમતલ આપણે આ કિસ્સામાં ધારીએ કે આપણે ફક્ત અનંત સમયે સમતલના સંદર્ભમાં અનુરૂપ બિંદુની રચના અંગે વિચારણા કરીશું તો પછી આપણે તે અનુરૂપ બિંદુઓ વચ્ચે રસપ્રદ હોમોગ્રાફી મેળવી શકીએ તેનો અર્થ એ છે કે પ્રથમ કેમેરાના પ્રથમ ઈમેજ પ્લેન નો બિંદુ અને અનુરૂપ બિંદુઓ જે અનંતમાં સમતલથી સમાન અવકાશમાંથી મળી આવે છે તે બીજા કેમેરા અને આ વિશિષ્ટ હોમોગ્રાફી છે જેને આપણે અનંત સમયે હોમોગ્રાફી તરીકે પણ ઓળખીએ છીએ તેથી આ ચર્ચા પણ આપણે પછીથી કરીશું પરંતુ અનંતનું આ માળખું સરળ રહેવા દો કારણ કે તમે આ x' સંબંધથી જોઈ શકો છો અને આ કંઈ નથી પરંતુ તે તમને અનુરૂપ છે અને જે આ ફોર્મમાં સરળતાથી ગણવામાં આવે છે તેથી અનંત સમયે સમતલમાં પડેલા સીન પોઇન્ટ્સ આ છે તેથી હું આ મેટ્રિક્સને તેના અનુરૂપ એલિમેન્ટ્સ દ્વારા સરળ બનાવી શકું છું તેથી P' આ K'R દ્વારા આપવામાં આવ્યું છે અને તે K't હોવું જોઈએ તેથી જો હું ગુણાકાર કરું તો પછી તમને હોમોગ્રાફી મેટ્રિક્સ મળશે તેથી આ x' તમારો બિંદુ છે હવે આ વાક્ય ફરીથી બનાવવામાં આવી છે કારણ કે હું જાણું છું પ્રક્ષેપણ જગ્યામાં e અને x' તે ક્રોસ પ્રોડક્ટ હોવી જોઈએ અને તે તમને આ લાઇન આપશે હવે આ ઓપરેશન આ ત્રણેય વેક્ટર છે અને આપણે જાણીએ છીએ કે આ ઓપરેશનના આ ક્રોસ પ્રોડક્ટ ની ગણતરી કેવી રીતે કરવી તે પણ મેટ્રિક્સ ગુણાકાર ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે હું e' એલિમેન્ટ્સ સાથે ત્રિ પરિમાણીય મેટ્રિક્સ બનાવું છું અને હું આ વિશેષ ક્રોસ પ્રોડક્ટ ને વ્યક્ત કરી શકું છું કારણ કે મેં તે મેટ્રિક્સના ગુણાકાર ના સંદર્ભ માં ઉલ્લેખ કર્યો છે કે તેથી ચાલો હું તમને એક સરળ સૂચન પ્રદાન કરું છું તેથી ફક્ત આ ચર્ચાને સમાપ્ત કરવા માટે આપણે આ ચોક્કસ અવરોધો પર પાછા આવીશું માની લો કે મેટ્રિક્સ છે ચાલો આપણે મેટ્રિક્સ કહીએ અને તે x પ્રાઇમ સાથે ગુણાકાર થાય છે જે તમને l પ્રાઈમ આપે છે જે આ 2 પોઇન્ટના ક્રોસ પ્રોડક્ટ ની સમકક્ષ ગણતરી કરી રહ્યું છે તેથી પછી હું આ કામગીરીને વિસ્તૃત કરી શકું છું તેથી આ x' સ્વરૂપમાં હોમોગ્રાફી સંબંધનો ઉપયોગ કરીને પણ આ વ્યક્ત કરી શકાય છે અને કારણ કે આ એક મેટ્રિક્સ છે આ એક મેટ્રિક્સ છે ફરીથી હું આ બે મેટ્રિસને સંયુક્ત સ્વરૂપ માં ગુણાકાર કરી શકું છું અને મને F દ્વારા સૂચિત કરી શકું છું તેથી આ સંબંધ બીજા કેમેરામાં આ એપિપોલર લાઇન પ્રથમ કેમેરામાં ઇમેજ પોઇન્ટ થી મેળવી શકાય છે આ સ્ટીરિયો સેટઅપ માં તે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે સ્ટીરિયો સેટઅપમાં ખૂબ મૂળભૂત સંબંધ છે અને તે આ વિશેષ અભિવ્યક્તિ દ્વારા સંબંધિત છે તેથી ત્યાં એક મેટ્રિક્સ અસ્તિત્વમાં છે જે તમે આ પરિમાણોથી જાણો છો તેમાંથી મેળવી શકાય છે આ મૂલ્યોથી અને જો હું તેના ઇમેજ કોઓર્ડિનેંટ સિસ્ટમ માં પ્રથમ કેમેરામાં ઇમેજ પોઇન્ટ ને ગુણાકાર કરું છું આ મેટ્રિક્સ F જે પરિમાણનું છે તો હું આ એપિપોલર લાઈન l' મેળવુ છું તેથી આ મેટ્રિક્સને મૂળભૂત મેટ્રિક્સ કહેવામાં આવે છે અને તે આ સ્ટીરિયો સેટઅપ ની ખૂબ લાક્ષણિકતા ગુણધર્મ અથવા લાક્ષણિકતા મેટ્રિક્સ છે અને તેનું કાર્ય તે છે કે તે એક ઇમેજ પોઇન્ટ ને રેખામાં ફેરવે છે જે એક એપિપોલર રેખા છે અને કેટલીકવાર તે પણ કહેવામાં આવે છે આ સંબંધ છે જેને સહ સંબંધ પણ કહે છે આ પરિવર્તનને સહ સંબંધ કહેવામાં આવે છે તે એક પ્રકારનું ખોટું નામ છે પરંતુ તમને પુસ્તક મળી શકે કે આ શબ્દ પણ ત્યાં છે તેથી મને પણ સમજાવવા દો કે આ વિશેષ રૂપાંતરનો અર્થ અહીં કેવી રીતે થાય છે કે ક્રોસ પ્રોડક્ટ ત્રિ પરિમાણીય મેટ્રિક્સ ગુણાકારના રૂપમાં વ્યક્ત કરી શકાય છે તેથી જો હું e' ધ્યાનમાં લઈશ તો ચાલો આપણે e' ધ્યાનમાં લઈએ કે કોલમ વેક્ટર દ્વારા રજૂ થાય છે કહો કે આપણે આ કોલમ વેક્ટર છે તે ધ્યાનમાં લઈએ અને એક બિંદુ છે જેમ કે તમે જાણો છો કે આ મૂળભૂત રીતે કોલમ વેક્ટર છે અને તેનું સંકલન છે બિંદુ x' ચાલો હું તેને x y અને કેટલાક સ્કેલ વેલ્યુ k તરીકે રજૂ કરું જે એકરૂપ હોવું કે સંકલન સિસ્ટમ છે તેથી ચાલો હું આ ફોર્મમાં રજૂઆત કરું તેથી જ્યારે આપણી પાસે મેટ્રિક્સ ગુણાકાર છે તો ચાલો આ દૃશ્યનો વિચાર કરીએ તેથી જ્યારે તમારી પાસે આ હોય તો ક્રોસ પ્રોડક્ટ નહીં તો આપણે શું કરીશું આપણે આ i j k ધ્યાનમાં લઈશું અને આ છે e x પ્રાઈમ e y પ્રાઈમ e z પ્રાઇમ અને આ કહેવાશે x y k તેથી મારે આ અભિવ્યક્તિની ગણતરી કરવાની જરૂર છે તેથી ચાલો હું આ અભિવ્યક્તિને વિસ્તૃત કરુ જેવું પહેલા કર્યું હતું તેથી આપણે તેને e e y પ્રાઈમ બાદબાકી y e z પ્રાઈમ લખી શકીએ છીએ આ i વત્તા પછી x e z પ્રાઈમ બાદબાકી k e x પ્રાઈમ છે આ j વત્તા y e x પ્રાઈમ બાદબાકી x e y પ્રાઈમ છે આ K છે તેથી તમે આ ચોક્કસ અભિવ્યક્તિ મેળવો તેથી તમે એક વેક્ટર રાખવા માંગો છો જે તમને આ બધી વસ્તુઓ આપે છે તેનો અર્થ એ કે તે તમને આ આપવું જોઈએ k e y પ્રાઈમ બાદબાકી y e z પ્રાઈમ પછી x e z પ્રાઈમ બાદબાકી k e x પ્રાઈમ અને y e x પ્રાઈમ બાદબાકી x e y પ્રાઈમ તેથી મેટ્રિક્સ ગુણાકાર ને સંબંધિત મેટ્રિક્સ હોવો જોઈએ કારણ કે મેં કહ્યું છે કે આપણે મેટ્રિક્સ ગુણાકાર તરીકે બદલવાની વિચારણા કરી રહ્યા છીએ તેથી તે ગુણાકાર થવું જોઈએ જે મને આ વિશેષ અભિવ્યક્તિ આપે તેથી મારે આ મૂલ્ય શોધવા પડશે હવે તમે જોઈ શકો છો કે આ કરવા માટે મારે શું કરવાનું છે તેથી આ પંક્તિમાં કોઈ x ઘટક નથી તેથી આ 0 હોવું જોઈએ પછી y માટે છે k માટે છે બીજી પંક્તિનો વિચાર કરો x તે સમાવે છે પછી આ 0 છે અને પછી k સાથે તે છે અને ત્રીજી પંક્તિનો વિચાર કરો જ્યાં x તે સમાવે છે પછી y અને આ 0 છે તેથી આ તે છે જેનું રૂપાંતર તમે જાણો છો હું તેને ત્રિ પરિમાણીય ગુણાકાર દ્વારા પણ બદલી શકું છું તમે નોંધ લો કે ખાસ કરીને આ મેટ્રિક્સ એક સ્ક્યુ સપ્રમાણ મેટ્રિક્સ છે તે વિકર્ણ ના બધા એલિમેન્ટ્સ 0 છે અને તમે શોધી શકો છો સંબંધિત ટ્રાન્સપોઝિશન તમને ચોક્કસ મેટ્રિક્સ એલિમેન્ટ્સ ની અવગણના આપશે તેથી આ કિસ્સામાં આ રીતે સમજાવાયું છે તેથી આપણે આ વિશિષ્ટ સમજૂતી સાથે આગળ વધારીશું કે તે કેવી રીતે રૂપાંતરિત થઈ શકે છે અને મેં અગાઉ જણાવ્યું છે કે આ સંબંધો મેટ્રિક્સ સંબંધોને કેવી રીતે સ્ક્યુ સપ્રમાણ મેટ્રિક્સના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે હવે તમે મારા સૂચનમાં પ્રાઇમ ' નો ઉપયોગ કરી શકો છો મેં દરેક કેસમાં પ્રાઇમ ' નો ઉપયોગ કર્યો છે કારણ કે તે બધા સંબંધિત છે જો કે તમે જાણો છો કે નોંધનીય બાબત એ છે કે તમારે ઉપયોગ કરવાની જરૂર છે તેથી મૂળભૂત મેટ્રિક્સ જેમ તમે વિસ્તૃત સ્વરૂપ જોઈ શકો છો જ્યારે હું ફક્ત પ્રોજેક્શન મેટ્રિસિસ ના એલિમેન્ટ્સ અને એપિપોલ્સ પર વિચાર કરી રહ્યો છું જે લખી શકાય છે તેથી હું આ મૂળભૂત મેટ્રિક્સને કેમેરા મેટ્રિસીસ અને એપિપોલર કન્ફિગરેશન્સ દ્વારા એપિપોલ્સ થી જ વ્યક્ત કરી શકું છું તેથી આપણે આ ચર્ચાને એપિપોલર ભૂમિતિ પર ચાલુ રાખીશું ફરી એક વાર મૂળભૂત મેટ્રિક્સ છે જો હું પહેલા કેમેરામાં પ્રોજેક્ટીવ સ્પેસમાં કોઈપણ ઇમેજ પોઇન્ટને ગુણાકાર કરું જો હું આ મેટ્રિક્સ F સાથે ગુણાકાર કરું તો પછી હું બીજા કેમેરામાં એપિપોલર લાઇન મેળવીશ તેથી અર્થઘટન ઇમેજ પોઇન્ટ છે તેથી મારી બધી અનુરૂપ ઇમેજ પોઇન્ટ કોઈપણ અથવા તેનાથી સંબંધિત ઇમેજ પોઇન્ટ આ એપિપોલર રેખા પર સ્થિત હશે જેનો અર્થ છે કે હું લાઇન સાથે પોઇન્ટ સંબંધને લાગુ કરી શકું છું તમે નોંધ લો કે કેમેરાનું આ કેન્દ્ર આ દ્વારા આપવામાં આવ્યું છે પ્રથમ કેમેરાનું કેન્દ્ર આ બીજા કેમેરાનું કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યું છે તેથી આ અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું છે અને જેમ આપણે ચર્ચા કરી છે કે એપિપોલ આપણે કેમેરા કેન્દ્રોની છબી તરીકે ગણી શકીએ છીએ તેથી ડાબી એપિપોલ e માટે તે અભિવ્યક્ત કરી શકાય છે કે જો હું પ્રોજેક્શન મેટ્રિક્સ ને C' સાથે ગુણાકાર કરુ હું e ની છબી સંકલન પ્રાપ્ત કરીશ અને જે દ્વારા આપવામાં આવ્યું છે તેથી અથવા આ બરાબર છે કારણ કે તમે જાણો છો કે આ કિસ્સામાં દિશા નિર્દેશો મહત્વનો નથી બાદબાકી ચિહ્ન ફક્ત દિશાત્મકતા સૂચવે છે એ જ રીતે e' પ્રથમ કેમેરા સેન્ટરની છબી તરીકે ગણી શકાય છે તેથી e' ની છબી છે અને e ની છબી C' છે અને e' ની છબી C છે અને આ તે રીતે સંબંધ છે અને અહીં વ્યક્ત થયેલ એપિપોલર રેખા સાથે પોઇન્ટ સંબંધ છે તેથી હું એપિપોલર લાઇન l' મેળવી શકું છું જે વ્યક્ત કરી શકાય છે અને જો હું પોઇન્ટ સંબંધ લાગુ કરું છું અને Fx ના રૂપમાં વિસ્તૃત કરું છું તેથી આપણે એક સંબંધ મેળવીએ છીએ તેથી બે અનુરૂપ બિંદુઓ આપેલ છે જે પારખી શકાય તેવા અથવા માપવા યોગ્ય અથવા બે છબીઓ સાથે ગણતરી યોગ્ય છે એનો અર્થ એ કે તે સમાન બિંદુના બિંદુઓ છે પછી તેમના અસ્તિત્વમાં છે મેટ્રિક્સ જે આ સંબંધને સંતોષે છે તેથી આ સંબંધો એપિપોલર ભૂમિતિ અને ઇફેક્ટ માટે પણ ખૂબ જ મૂળભૂત છે હવે જો હું મેટ્રિક્સ ટ્રાન્સપોઝિશન નિયમ લાગુ કરું છું તો હું આનો અર્થ પ્રમાણે પણ વ્યક્ત કરી શકું છું જો હું આ સંદર્ભ કેમેરો માનું છું અને આ બીજો કેમેરો છે તેથી તે બિંદુના વ્યવહાર ના સંદર્ભ માં પણ આપણી પાસે એક મેટ્રિક્સ છે જે તે સંબંધ ને સંતોષે છે અને તે મેટ્રિસીસને મૂળભૂત મેટ્રિક્સ કહેવામાં આવે છે અને તે આ સંબંધ દ્વારા સંબંધિત છે તેથી જો આ કેમેરાના સંદર્ભ માં આ સંદર્ભ કેમેરો છે જો મૂળભૂત મેટ્રિક્સ F છે જો હું અન્ય કેમેરાને સંદર્ભ કેમેરો માનું છું તો મૂળભૂત મેટ્રિક્સ હશે આ સંબંધ માં આપણને એ જ મળે છે બીજો કોઈ ખાસ શબ્દ છે જેનો ઉપયોગ થાય છે એપિપોલર ભૂમિતિ માં કેમેરો મેટ્રિક્સ પરિભાષા માં કેમેરા કેલિબ્રેટેડ કેમેરો નો ઉપયોગ થાય છે તેથી આપણે કહીએ છીએ કે કેમેરો કેલિબ્રેટેડ છે જ્યારે કેલિબ્રેશન મેટ્રિક્સ અમને ઓળખાય છે અને તે પછી આપણે જોઈએ છીએ કે આ સંબંધ કેવી રીતે સરળ કરી શકાય છે તેથી જ્યારે તમારી પાસે કેલિબ્રેશન હોય જ્યારે તમે કેલિબ્રેશન મેટ્રિક્સ જાણો છો ત્યારે હું કોઈપણ છબીને તેના સામાન્યકૃત કેનોનિકલ સંકલન સિસ્ટમમાં વ્યક્ત કરી શકું છું તેથી તમે જોઈ શકો છો કે મૂળભૂત મેટ્રિક્સ અને કેમેરા પરિમાણો વચ્ચેનો સંબંધ આ ફોર્મ માં આપવામાં આવ્યો છે P અને P' તરીકે બે કેમેરા આપ્યાં છે અને અહીં બતાવ્યા પ્રમાણે માની લો કે P કેનોનિકલ સ્વરૂપમાં I | 0 આપવામાં આવ્યું છે સામાન્ય કેનોનિકલ સ્વરૂપ કેલિબ્રેશન મેટ્રિક્સ પોતે છે તેનો અર્થ એ કે આપણી પાસે પ્રમાણભૂત પીનહોલ કેમેરા ભૂમિતિમાં લાવવા માટે તમામ આવશ્યક પરિવર્તન લાગુ છે કૅમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલી ના પાયાના પ્રણાલીગત સંકલન સાથે બેઝ પિનહોલ કેમેરા ભૂમિતિ રૂપરેખાંકનો તેથી જો હું ફરી એક વાર આ ફોર્મનું પ્રતિનિધિત્વ P' લાગુ કરું છું તો પછી આ સંબંધ વ્યક્ત કરી શકાય છે તમે જોઈ શકો છો કે આ પણ એક પ્રતિનિધિત્વ હોવાથી તેને ધ્યાનમાં લઈ શકાય છે

આ કેમેરા સિસ્ટમનું બીજું પ્રતિનિધિત્વ છે અને જો હું કેલિબ્રેશન મેટ્રિસીસ મુકીશ તો કારણ કે જો હું જાણું છું કે કેલિબ્રેશન મેટ્રિસ I હંમેશા જરૂરી પરિવર્તન કરી શકે છે પછી આ વિશિષ્ટ બંધારણ t સાથે સંબંધિત હશે ત્યાં એક અનુવાદ પરિમાણો છે તેથી આ તે રીતે મૂળભૂત મેટ્રિક્સને વ્યક્ત કરવામાં આવે છે અને તે પછી આ મૂળભૂત મેટ્રિક્સને આવશ્યક મેટ્રિક્સ કહેવામાં આવે છે આ વિશિષ્ટ સ્વરૂપ માં આ મૂળભૂત મેટ્રિક્સને આવશ્યક મેટ્રિક્સ કહેવામાં આવે છે તેથી આ સાથે હું આ વ્યાખ્યાન અહીં બંધ કરીશ અને આપણે આ ચર્ચા ચાલુ રાખીશું તેથી આ વ્યાખ્યાન સાંભળવા માટે આભાર